ચાલો હવે હું અહીં બીજી ટોપોલોજી ની ચર્ચા કરું હું શું કરીશ કે હું ડીસી ડીસી કન્વર્ટર અને અનફોલ્ડિંગ સ્ટેજને દૂર કરીશ અને તેને એક જ પાવર સ્ટેજથી બદલીશ જેને ઇન્વર્ટર સ્ટેજ કહેવામાં આવે છે તે ડીસી ટુ એસી કન્વર્ટર છે ચાલો આપણે તે ટોપોલોજી પર એક નજર કરીએ અમારી પાસે ફોટોવોલ્ટેઇક મોડ્યુલ ડીસી ડીસી કન્વર્ટરથી સામાન્ય રીતે જોડાયેલ છે અને ડીસી ડીસી કન્વર્ટર આઉટપુટ એક કેપેસિટર સાથે જોડાયેલ છે આ બફર કેપેસિટીન્સ છે અને તે ઇન્વર્ટરના ઇનપુટ તરીકે કાર્ય કરે છે તેથી ઇન્વર્ટર અહીંથી ડીસી ઇનપુટ લેશે જે આ ડીસી ડીસી કન્વર્ટરનું આઉટપુટ છે અને ઇન્વર્ટરનું આઉટપુટ એક આઇસોલેશન સ્ટેજ સાથે જોડાયેલું થઈ જશે જે ટ્રાન્સફોર્મર આઇસોલેશન છે ત્યારબાદ એક ઇન્ડક્ટર જે ગ્રીડ લાઇન સાથે જોડાય છે અને સિંગલ ફેઝ સિસ્ટમ ના ન્યુટ્રલ વાયર સાથે તેથી જો તમે ઇન્વર્ટર આઉટપુટ પર નજર નાખો તો ઇન્વર્ટર આઉટપુટ બદલાશે બદલાયેલું એસી જો હું સમય વિરુદ્ધ વેવફોર્મ દોરીશ તો તમે આ રીતે પલ્સ વિડ્થ મોડ્યુલેટેડ સ્વિચ્ડ વેવફોર્મ જોશો તેથી તમે જુઓ છો કે પલ્સ વિડ્થ મોડ્યુલેટેડ સ્વિચ્ડ વેવફોર્મ ઉચ્ચ ફ્રીકવનસી પર સ્વિચ કરે છે પરંતુ મૂળભૂત 50 હર્ટ્ઝ છે તેથી આ ઇન્ડક્ટર દ્વારા ફિલ્ટર કરાયેલું તમને ફિલ્ટર કરંટ આપશે તેથી જો હું કરંટ ને દોરીશ તો ઇન્ડક્ટર ના કારણે કરંટ ફિલ્ટર કરવામાં આવશે અને તેમાં આ પ્રકારનું લગભગ બંને અને 50 હર્ટ્ઝ વેવફોર્મ હશે પરંતુ તેમાં કેટલાક બદલાયેલા હાર્મોનિક્સ હશે હવે મને જોવા દો કે આ ઇન્વર્ટરમાં શું જાય છે આ ઇન્વર્ટર કેવું દેખાય છે સિંગલ ફેઝ ઇન્વર્ટર લો મને સિંગલ ફેઝ ઇન્વર્ટર દોરવા દો જે સંપૂર્ણ બિટ સર્કિટ છે હું હવે BJTs નો ઉપયોગ કરી રહ્યો છું પરંતુ યાદ રાખો કે પાવર અને સ્વિચિંગ ફ્રીક્વન્સીઝના આધારે તમે BJTs ને MOSFETs અથવા IGBTs સાથે બદલી શકો છો તેથી આ બિંદુ ને હું ડીસી ડીસી કન્વર્ટરના નેગેટીવ અને બ્રિજ ના પોઝિટિવ સાથે જોડીશ હું તેને ડીસી ડીસી કન્વર્ટરના પોઝિટિવ સાથે જોડીશ આ ઇન્વર્ટરના ઇનપુટ પર Vdc બસ અથવા Vdc લિંક વોલ્ટેજ બનાવે છે અલબત્ત ડાયોડ છે જે તમારે મૂકવાની જરૂર છે રિવર્સ કંડકટીંગ ડાયોડ્સ તેઓ અહીં ફ્રી વ્હિલિંગ માર્ગ આપવા માટે જરૂરી છે હું તે સમજાવીશ તો હવે આપણે કહી શકીએ કે તમારી પાસે આ ઇન્વર્ટર છે અને કેન્દ્ર બિંદુથી હું તેને ટ્રાન્સફોર્મર અને ટ્રાન્સફોર્મર સેકન્ડરી માંથી બહાર લાવીશ જે એક ઇન્ડક્ટર સાથે જોડાયેલ છે જે આ રીતે ગ્રીડ લાઇન સાથે જોડાયેલ છે અને ન્યુટ્રલ છે ચાલો હું હવે સ્વીચો Q1 Q2 Q3 Q4 ને નામ આપીશ ચાલો જોઈએ કે તમે Q1 Q2 Q3 Q4 માટે ડ્રાઇવ પલ્સ કેવી રીતે આપવા માંગો છો જેથી અમને આ રીતે આઇસોલેશન ટ્રાન્સફોર્મર ના પ્રાયમરી અને સેકન્ડરી માં વોલ્ટેજ વેવફોર્મ મળે અને વેવ શેપ લાઇન સાથે કરંટ તેથી હું થોડા અક્ષો સમય અક્ષો દોરવા માંગું છું તેથી હું 3 ટાઇમ અક્ષો લઈશ આ એક Q1 અને Q3 ગેટ બેઝ ડ્રાઇવ માટે છે આ Q2 અને Q4 બેઝ ડ્રાઇવ માટે છે અને છેલ્લું એક ત્રીજું એ ટ્રાન્સફોર્મરના પ્રાયમરી માં વોલ્ટેજ વેવફોર્મ જોવા માટે છે તો ચાલો હું ગ્રાફને બે ભાગ દસ મિલિસેકન્ડ ભાગોમાં વહેંચું છું તેથી આ એક મૂળભૂત છે આ આખી વસ્તુ એક મૂળભૂત 20 મિલિસેકન્ડ અવધિ છે મેં બે અર્ધ અવધિ દસ મિલિસેકન્ડ દસ મિલિસેકંડમાં વહેંચ્યું છે અને ચાલો જોઈએ કે સ્વિચિંગ વેવફોર્મ્સ કેવા દેખાય છે તો Q1 અને Q3 માટે હું ટોચનો ઉપયોગ કરીશ તેથી આ સમયગાળા દરમિયાન જ્યાં હું કર્સર બતાવી રહ્યો છું ચાલો આપણે Q3 ચાલુ કરીએ અને તે સમયગાળા દરમિયાન જ્યારે આ વેવફોર્મ ઓછું હોય હું Q1 પર સ્વિચ કરીશ જેનો મૂળભૂત અર્થ એ છે કે હું તેને ઇન્વર્ટ કરીશ અને પછી Q1 ને આપીશ આ વેવ શેપ આ બેઝ ડ્રાઇવ Q3 માટે જશે ઈન્વર્ટેડબેઝ ડ્રાઇવ Q1 માટે જશે તો Q3અને Q1 દર 10 મિલિસેકન્ડમાં ફેરવવામાં આવે છે દર 10 મિલિસેકન્ડોમાં ફેરવાય છે જેનો અર્થ છે કે તેમાં 50 હર્ટ્ઝની સ્વિચિંગ અવધિ છે હવે નીચેના મૉસ્ફેટ માટે હવે આપણે Q2 લઈએ હવે Q3 ચાલુ છે તેથી હું ત્રાંસા મૉસ્ફેટ Q2 ની વિરુદ્ધ ચલાવીશ ચાલો આપણે કહીએ કે જ્યારે Q2 ને આની જેમ પલ્સ આપવામાં આવે છે જ્યારે Q2 ચાલુ હોય ત્યારે પલ્સ સમય દરમિયાન આ બિંદુ ડીસી ડીસી કન્વર્ટરના માઇનસ સાથે જોડાયેલ છે તેથી Q3 પહેલાથી જ ચાલુ છે જેનો અર્થ છે કે આ બિંદુ પહેલાથી ડીસી ડીસી કન્વર્ટરના પોઝિટિવ સાથે જોડાયેલ છે તેથી ટ્રાન્સફોર્મરની આજુ બાજુ તમે સંપૂર્ણ ડીસી બસ વોલ્ટેજ જોશો તેથી જો હું કહું કે આ Vp છે તો પછી તમે Vp સંપૂર્ણ વોલ્ટેજ જોશો હવે ચાલો કહી દઈએ કે Q2 બંધ થઈ ગયું છે Q3 ચાલુ હતું Q2 ઊંચું અને નીચું ગયું છે Vp માં વોલ્ટેજનું શું થશે જ્યારે Q3 અને Q2 ચાલુ હતા ત્યારે આ જેવો કરંટ હતો અને જ્યારે Q2 બંધ થયો કરંટ પ્રવાહ ચાલુ રહે છે કારણ કે રેફલેકટેડ ઇન્ડક્ટન્સ અને લિકેજ ઇન્ડક્ટન્સ તે આ માર્ગ દ્વારા વહેશે હું કર્સર દ્વારા બતાવી રહ્યો છું અહીંથી Q3 પ્રાયમરી વિન્ડિંગ દ્વારા અન્ય નોડ તરફ વહે છે Q2 બંધ છે તેથી તે બોડી ડાયોડ દ્વારા આગળ વધશે અને પછી પાછા આવવાનું ચાલુ રાખશે કારણ કે Q3 ચાલુ છે તેથી આ વોલ્ટેજ અને આ વોલ્ટેજ હવે સમાન છે અને તેથી Vp શૂન્ય છે તો પણ જો Q2 ચાલુ હોય તો પણ તે સમયે અમારી પાસે Vp 0 હશે જ્યારે Q2 પણ બંધ હશે તેથી ચાલો હું Q2 વેવ શેપ પૂર્ણ કરું તેથી આ તે બેઝ ડ્રાઇવ છે જે આપણે Q2 માટે આપીશું તેથી જ્યારે પણ Q2 નીચું હોય ત્યારે ફ્રી વ્હિલિંગ ક્રિયા અને આ બે વોલ્ટેજ સમાન હોવાને કારણે તમે Vp શૂન્ય પર જતા જોશો તેથી હું તે રીતે દોરું છું અને હવે આગામી 10 મિલિસેકન્ડ Q1 ચિત્રમાં આવ્યું છે Q3 બંધ છે Q1 ચિત્રમાં આવ્યું છે અને તમારે Q4 સ્વિચ કરવું પડશે તેથી Q4 આ રીતે ફેરવાશે પલ્સ વીડ્થ મોડ્યુલેટ કરેલી ઉચ્ચ ફ્રીક્વન્સી અને કેમ કે Q4 ચાલુ છે આ ડોટ એન્ડ નેગેટિવ સાથે જોડાયેલ છે નોન ડોટ એન્ડ એ ડીસી બસ સાથે જોડાયેલ છે તેથી જ્યારે Q4 સ્વિચ કરવામાં આવે છે ત્યારે આપણે નેગેટિવ વોલ્ટેજ જોયું છે તેથી જ્યારે Q4 ચાલુ છે ત્યારે તમે Vp તરફ નેગેટિવ વોલ્ટેજ જોશો કારણ કે ડોટ એન્ડ એ નેગેટિવ અને નોન ડોટ એન્ડ પોઝિટિવ સાથે જોડાયેલ છે અને જ્યારે Q4 બંધ થાય છે ત્યારે તમે જોશો કે આ રીતે ફરીથી ફ્રી વિલ માં આવવા માટે એક માર્ગ છે તેથી તમે જોશો કે બંને સમાન વોલ્ટેજ Vp શૂન્ય છે તેથી તે ચાલુ રહે છે અને તમને આની જેમ પલ્સ વીડ્થ મોડ્યુલેટેડ વેવફોર્મ મળશે તેથી તમને આ પોઝિટિવ અને નેગેટિવ પલ્સ વીડ્થ મોડ્યુલેટેડ સ્વિચ્ડ વેવફોર્મ મળશે અને કરંટ આ વેવફોર્મ અહીં ઉપલબ્ધ છે માઇનસ vmsinωt ગ્રીડ વોલ્ટેજ વેવફોર્મ જે ઇન્ડિક્ટરમાં ઉપલબ્ધ થશે જે તેને ઇન્ટેગ્રેટ કરશે અને કરંટ ઇન્ટેગ્રેટ કરશે વર્તમાન આ સ્વરૂપમાં હશે સ્વિચિંગ હાર્મોનિક્સ સાથે સ્મૂથિંગ વેવફોર્મ નો પ્રકાર તેથી આ બીજી ટોપોલોજી છે જ્યાં આપણે ડીસી ડીસી કન્વર્ટર અને અનફોલ્ડિંગ સ્ટેજ ને દૂર કરી દીધું છે બે સ્ટેજ પાવર સ્ટેજ એક જ ઇન્વર્ટર સ્ટેજમાં ક્લબ કરવામાં આવ્યા છે ત્યાંથી કાર્યક્ષમતામાં સુધારો થાય છે આ ટોપોલોજીનો વિચાર કરો જ્યાં આપણે એક ઇન્વર્ટર અને આઇસોલેટિંગ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કર્યો છે આ ટ્રાન્સફોર્મર ઓછી ફ્રિકવંસી વાળું ટ્રાન્સફોર્મર છે તે LF ટ્રાન્સફોર્મર છે કારણ કે વહેતો કરંટ ત્યાં 50 હર્ટ્ઝ છે અને કોરની અંદર ફ્લક્ષ 50 હર્ટ્ઝ છે અને તેથી તમારે 50 હર્ટ્ઝ પર ફ્લક્ષ ને હેન્ડલ કરવા માટે આ ટ્રાન્સફોર્મર ડિઝાઇન કરવું પડશે તેથી તે ઓછી ફ્રિકવંસી વાળું ટ્રાન્સફોર્મર હશે હવે આ મોટું મોંઘું અને વજનદાર હશે તેથી તે આ ટ્રાન્સફોર્મરનો સૌથી મોટો ગેરલાભ છે તેથી સાહિત્યમાં ટોપોલોજીઓ છે જે રીતે કંઈક આ ટ્રાન્સફોર્મરને દૂર કરે છે મેં આનું નકલ કર્યું છે હું આ ટ્રાન્સફોર્મરને દૂર કરીશ અને પછી હું ફક્ત એક ઇન્ડક્ટર મૂકીશ અને પછી આ રીતે તેને લાઇન અને ન્યુટ્રલ માં ગ્રીડથી કનેક્ટ કરીશ હવે આ ટોપોલોજી પાસે PV મોડ્યુલથી ગ્રીડ સુધી કોઈ ટ્રાન્સફોર્મર નથી પરંતુ હજી પણ તે કામ કરશે તે ગ્રીડમાં પાવર પંપ કરશે અને આને ટ્રાન્સફોર્મરલેસ ઇંટરફેસ કહેવામાં આવે છે આવા ઇન્ટરફેસની એક સમસ્યા એ છે કે તે કાર્ય કરશે સલામતીના સંદર્ભમાં થોડી વધુ કાળજી લેવી પડશે હવે આપણે કહી શકીએ કે મારી પાસે અહીં એક ગ્રાઉન્ડ છે અને એક વ્યક્તિ PV મોડ્યુલો સાફ કરી રહ્યો છે અને તે PV મોડ્યુલોના સંપર્કમાં છે અને PV મોડ્યુલોની ધારમાં એલ્યુમિનિયમ બિડિંગ છે અને જો ત્યાં ઇલેક્ટ્રોસ્ટેટિક ડિસ્ચાર્જ હોય અને તે તેના દ્વારા ગ્રાઉન્ડ માં ડિસ્ચાર્જ થઈ જે સંપૂર્ણ ફિઝિકલ ગ્રાઉન્ડ છે જે સંપૂર્ણ શૂન્ય વોલ્ટેજ પર છે ભલે ત્યાં ન્યુટ્રલ અને ગ્રાઉન્ડ ના એક અલગ વોલ્ટેજ હોય ત્યાં પણ જે વ્યક્તિ PV મોડ્યુલો સાફ કરી રહ્યો છે તેના માટે આંચકાની સંભાવના છે તેથી ટ્રાન્સફોર્મર લેસ ઇન્ટરફેસ પર ન જવાની ભલામણ કરવામાં આવે છે પરંતુ ઓર્ગેનિક આઇસોલેશન ચુંબકીય આઇસોલેશન ક્યાંક વચ્ચેના માર્ગમાં મૂકવાની ભલામણ કરવામાં આવે છે પછી ભલે તે ઓછી ફ્રિકવંસી ન હોય ઓછામાં ઓછી ઊંચી ફ્રિકવંસી વાળું ટ્રાન્સફોર્મર હોય જેથી PV મોડ્યુલ સાફ કરનાર વ્યક્તિ સુરક્ષિત રહે તેથી કેટલાક ટોપોલોજિસમાં તમે જોશો કે ટ્રાન્સફોર્મરને ઉચ્ચ ફ્રિકવંસી ભાગમાં ખસેડવામાં આવ્યો છે તે ડીસી ડીસી કન્વર્ટરમાં છે એક અહીં ઉચ્ચ ફ્રિકવંસી ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી શકે છે અને હજી પણ તેની આઇસોલેશન સાથે આ પ્રકારના ખૂબ ભારે મોટા અને મોંઘા LF ટ્રાન્સફોર્મરની તુલનામાં વધુ સઘન કોમ્પોનન્ટ ચાલો આપણે ટૂંકમાં જોઈએ કે આઇસોલેશન સાથેનું આ ડીસી ડીસી કન્વર્ટર કેવું દેખાય છે આ ટોપોલોજીને ધ્યાનમાં લો ચાલો આપણે આ ડીસી ડીસી કન્વર્ટર ભાગ જોઈએ જ્યાં આપણે આ ઉચ્ચ ફ્રિકવંસી આઇસોલેશન ને રજૂ કરવા માગીએ છીએ હવે હું ફ્લાય બેક કન્વર્ટર ટોપોલોજીનો ઉપયોગ કરીશ જે બક બૂસ્ટ ટોપોલોજીનું એક આઇસોલેટેડ સંસ્કરણ છે કારણ કે બક બૂસ્ટ ટોપોલોજી PV મોડ્યુલના સ્ટેટિક વળાંકના સંપૂર્ણ પ્રથમ ચતુર્થાંશને નિયંત્રિત કરી શકે છે ફ્લાય બેક પણ તે જ રીતે કરી શકે છે પરંતુ અહીં કોઈ સખત અને ઝડપી નિયમ નથી કે તમારે અહીં કન્વર્ટરનો ઉપયોગ કરવો પડશે તમે ચોક્કસપણે ફોરવર્ડ કન્વર્ટર હાફ બ્રિજ ફુલ બ્રિજ કન્વર્ટર પુશ પુલ કન્વર્ટરનો ઉપયોગ કરી શકો છો તેમાંથી એક આઇસોલેટેડ ટોપોલોજીઓમાંથી એક છે હવે આ કેપેસિટીન્સ આ કેપેસિટીન્સ જેવી જ છે ચાલો હું નિર્દેશ કરું છું કે આ બિંદુ આ બિંદુ સમાન છે અને આ બિંદુ આ બિંદુ સમાન છે તેથી આ ખરેખર ફ્લાય બેક ઇન્ડક્ટર છે જે તમને આઇસોલેશન આપે છે આ સ્વીચ ઉચ્ચ ફ્રિકવંસી પર ચાલુ અને બંધ થાય છે આ એક ઉચ્ચ ફ્રિકવંસી ચુંબકીય છે આ ફ્લાય બેક ટ્રાન્સફોર્મરનો સેકન્ડરીએ ડાયોડ દ્વારા એક કેપેસિટીન્સ સાથે જોડાયેલ છે જેથી તમને આ કેપેસિટીન્સમાં ડીસી વોલ્ટેજ મળે હવે ડોટ પોલેરિટીથી સાવચેત રહો ફ્લાય બેક કેપેસિટરમાં આ બંને વિરોધી ધ્રુવો છે જ્યારે ટ્રાંઝિસ્ટર સ્વીચ ચાલુ થાય છે ત્યારે તે આ ચુંબકને ચાર્જ કરશે આ બિંદુ પોઝિટિવ છે તે આ ચુંબકને ચાર્જ કરશે જે ઇન્ડક્ટર ની જેમ વર્તે છે અને જ્યારે આ સ્વીચ બંધ થાય છે ત્યારે ચુંબકીય રૂપે સંગ્રહિત ચાર્જ જે પણ છે તે તે આ રીતે છૂટશે જ્યારે આ ચાલુ હતું ત્યારે આ પોઝિટિવ હતું જ્યારે આ સ્વીચ બંધ હોય ત્યારે આ નેગેટિવ બને છે નોન ડોટ એન્ડ પોઝિટિવ બને છે તેથી નોન ડોટ એન્ડ ડાયોડને ચાલુ કરશે અને આ કેપેસિટેન્સને ચાર્જ કરશે તેથી ફ્લાય બેક કન્વર્ટર તે રીતે કાર્ય કરે છે હવે આ બે મુદ્દાઓને અવલોકન કરો આ બિંદુ આ બિંદુ જેવો જ છે હું તે મૂકીશ આ બિંદુ પણ આ બિંદુ જેવો જ છે બાકીના ઇન્વર્ટર અને ઇન્ડેક્ટર અહીં જોડાયેલા છે તેથી આ રીતે તમે આઇસોલેશન ને ઉચ્ચ ફ્રિકવંસી બિંદુ પર સ્થાનાંતરિત કરી છે તેથી આખી સિસ્ટમ વધુ કોમ્પેક્ટ બનાવી છે કારણ કે ઉચ્ચ ફ્રિકવંસી ટ્રાન્સફોર્મર્સ ખૂબ જ કોમ્પેક્ટ હોય છે